હેલો આ મોડ્યુલમાં અને તે વાસ્તવમાં આ પર્ટિક્યુલર લેક્ચર માટે મોડ્યુલોનો સમૂહ છે આપણે જોઈશું કે આપણે ઓસીલેટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તેથી અત્યાર સુધી આપણે જે જોયું છે તે આપણે એમ્પ્લીફાયર જોયા છે આપણે ફિલ્ટર્સ જોયા છે અને પછી આપણે જોવું જોઈએ કે આપણે ઓસીલેટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તેથી આપણે છેલ્લા લેક્ચરમાં ઘણા પ્રકારના ફિલ્ટર્સ જોયા છે લો પાસ હાઇ પાસ બેન્ડ પાસ બેન્ડ રિજેક્ટ એમ્પ્લીફાયર ઇન્વર્ટિંગ નોન ઇનવર્ટિંગ સમિંગ એમ્પ્લીફાયર કોમ્પેરેટર એ ડિફરન્સિયલ એમ્પ્લીફાયર તેથી આપણે આ રીતે જોઈ રહ્યા છીએ કે આપણે ઘણી એપ્લિકેશનો માટે ઓપ એમ્પ નો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે વિશે આપણે શીખી રહ્યા છીએ તેથી જ્યારે તમે ઓસિલેશન વિશે વાત કરો છો ત્યારે ઓસિલેશનનો અર્થ શું થાય છે ઓસિલેશન એ કંઈક વાઈબ્રેટિંગ છે જે કંઈક વાઈબ્રેટિંગ છે જે ઓસિલેશનનું કારણ બને છે તેથી આપણે આ વાઇબ્રેટિંગ મોશન કેવી રીતે જનરેટ કરી શકીએ અથવા જો તમે ઇલેક્ટ્રોનિક્સ વિશે વાત કરો તો આપણે કેવી રીતે જનરેટ કરી શકીએ છીએ જે કોન્સ્ટન્ટ છે તેની સાથે આપણે આ વાઇબ્રેટિંગ સિગ્નલ કેવી રીતે જનરેટ કરી શકીએ છીએ તેથી જો કોઈ વસ્તુ કોન્સ્ટન્ટ ફ્રિકવન્સી ઉપર ઓસીલેટ થતી હોય તો આપણે ઓસીલેટર જનરેટ કરી શકીએ છીએ આપણે આ કોન્સ્ટન્ટ ફ્રિકવન્સી ઉપર કેવી રીતે પહોંચી શકીએ આપણે એક સર્કિટ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ જે આ કોન્સ્ટન્ટ ફ્રિકવન્સીને યોગ્ય રીતે જનરેટ કરશે અને ઓપ એમ્પ કેવી રીતે ઓસીલેટર્સને ડિઝાઇન કરવામાં ભૂમિકા ભજવશે જેથી આપણે આ પર્ટિક્યુલર મોડ્યુલમાં જોઈશું ચાલો જોઈએ કે ઓસિલેટર શું છે તેથી આ ક્લાસ ઓસિલેટર વિશે છે અને બીજો ભાગ નોઇઝ વિશે હશે તો અત્યારે આપણે મોડ્યુલમાં જોઈશું કે ઓસીલેટર શું છે આ ક્લાસ નંબર 12 છે તેથી જ્યારે તમે ઓસિલેટર વિશે વાત કરો છો ત્યારે તમે ક્યારેય આપણા શરીર વિશે વિચાર્યું છે તેથી આપણી પાસે બ્રેઇન છે મને આશા છે કે આપણા બધા પાસે બ્રેઇન છે અને આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તેથી આ એક માસ્ટર ક્લોક સિવાય બીજું કંઈ નથી તે અમારી માસ્ટર ક્લોક છે તે આપણને કહે છે કે ક્યારે સૂવું ક્યારે જાગવું ક્યારે ભૂખ્યા હોઈએ આ અને તે બધું જ આ બ્રેઇન દ્વારા નિયંત્રિત થાય છે તેથી તે એક માસ્ટર ક્લોક છે અને પછી આપણા શરીરમાં ઘણા ભાગો હોય છે જે એક સિગ્નલ બનાવે છે જે ઓસિલેશન સિગ્નલ જેવો દેખાય છે ઉદાહરણ તરીકે જો તમે થાઇરોઇડ ગ્રંથિ લો છો અથવા તમે હાડપિંજરના સ્નાયુઓની માયોટ્યુબ્સ લો છો અથવા તમે અંતઃસ્ત્રાવી સ્વાદુપિંડ લઈ શકો છો અથવા તમે ત્વચાના ફાઇબ્રોબ્લાસ્ટ્સ લઈ શકો છો તે બધું તમે લઈ શકો છો પર્ટિક્યુલર પેટર્ન જુઓ તમે જુઓ છો કે ત્યાં બધે જ ઓસિલેશન્સ છે જો તમે એનર્જી વિશે કહો છો તો એનર્જી એ પોઝિટિવ છે એનર્જી નેગેટિવ છે એનર્જી એ બીજું કંઈ નથી પણ આપણી આજુબાજુના ઓસિલેશન છે તો ચાલો આપણે ઓસીલેટના પ્રકારો અને આ ઓસીલેટરને કેવી રીતે ડીઝાઈન કરી શકીએ તે જોઈએ તેથી સૌપ્રથમ આપણે એ સમજીએ કે આપણે ઓસિલેટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ છીએ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે આપણે ઓસિલેટર ડિઝાઇન કરવાનું હોય ત્યારે આપણે પોઝિટિવ ફીડબેકનો ઉપયોગ કરવો પડે છે એમ્પ્લીફાયર્સના કિસ્સામાં આપણે નેગેટિવ ફીડબેકનો ઉપયોગ કરતા હતા તેથી ઓસિલેટર એક સર્કિટ છે જે પોઝિટિવ ફીડબેકના સિદ્ધાંત ઉપર કામ કરે છે સર્કિટ આઉટપુટ સિગ્નલ જનરેટ કરતા જનરેટર તરીકે કામ કરે છે જે એક ફિક્સ્ડ એમ્પ્લિટ્યૂડ અને ફ્રિકવન્સી સાથે ઓસીલેટ થાય છે અને આઉટપુટ જનરેટ કરે છે તેને ઇનપુટ સિગ્નલની જરૂર નથી તેને ઇનપુટ સિગ્નલની જરૂર નથી તેનો અર્થ એ છે કે તે શું કહે છે કે આપણે એક આઉટપુટ જનરેટ કરી શકીએ છીએ જે પર્ટિક્યુલર એમ્પ્લિટ્યૂડ પીક ટુ પીક વોલ્ટેજ અને ફ્રિકવન્સી તે એક ફિક્સ્ડ એમ્પ્લિટ્યૂડ છે અને ઓસીલેટરની મદદથી ફિક્સ્ડ ફ્રિકવન્સી છે એક સર્કિટ જે ફિક્સ્ડ એમ્પ્લિટ્યૂડ અને ફિક્સ્ડ ફ્રિકવન્સી સાથે આઉટપુટ સિગ્નલ જનરેટ કરી શકે છે બીજો મુદ્દો તેને જરૂરી નથી અથવા તેને કોઈ ઇનપુટ સિગ્નલની જરૂર નથી આપણે જોઈશું કે શા માટે છે ઓસિલેટર વિશે તમારે બે બાબતો સમજવી જોઈએ ટૂંકમાં ઓસિલેટર એ એમ્પ્લીફાયર છે જે પોઝિટિવ ફીડબેકનો ઉપયોગ કરે છે અને બાહ્ય ઇનપુટ સિગ્નલ વગર ઇચ્છિત ફ્રિકવન્સી ઉપર વેવફોર્મ માટે આઉટપુટ જનરેટ કરે છે તેથી જો હું નોન ઇન્વર્ટિંગ અમલમાં મૂકતા વોલ્ટેજ ગેઇન A ને ધ્યાનમાં લઉં જો હું આ એમ્પ્લીફાયરના વોલ્ટેજ ગેઇન A ને ધ્યાનમાં લઉં તો આપણે જે જોઈ શકીએ છીએ તે ફીડબેક પરિબળ β સાથેનું ફીડબેક નેટવર્ક છે વોલ્ટેજ ગેઇન A સાથે અહીં એક એમ્પ્લીફાયર છે અહીં એક ફીડબેક નેટવર્ક છે જેને આપણે β કહીએ છીએ તે અંગેનો ફીડબેક પોઝિટિવ હોવાનું કહેવાય છે જ્યારે પણ આઉટપુટનો ભાગ જે ફીડ કરવામાં આવે છે અને ઇનપુટમાં આવે છે તે એમ્પ્લીફાયર ઉપર એપ્લાય મૂળ ઇનપુટ સિગ્નલ સાથે ફેઝમાં છે તેનો અર્થ શું છે વાક્ય જુઓ કે તે શું કહે છે કે જે ફીડબેકને પોઝિટિવ કહેવામાં આવે છે તે પોઝિટિવ કહેવાય છે જ્યારે આઉટપુટનો ભાગ આ આઉટપુટ છે જ્યારે આઉટપુટનો ભાગ ઇનપુટ ઉપર પાછો આપવામાં આવે છે ત્યારે આ છે ઇનપુટ એટલે તમારું ઇનપુટ આ ફેઝમાં છે તેમનું આઉટપુટ ફેઝમાં હોઈ શકે છે અથવા આઉટપુટ આઉટ ઓફ ફેઝ હોઈ શકે છે અને આ ભાગ ઈનપુટનો ફીડબેક છે જે ઈનપુટ સાથે ફેઝમાં હોવો જોઈએ આઉટપુટનો ભાગ જે આપણે ઓસીલેટરને પાછું આપી રહ્યા છીએ તે ફેઝમાં હોવું જોઈએ તેથી તમે જુઓ અહીં સિગ્નલ છે જુઓ આ સ્કેમેટિક છે આ તમારું ઇનપુટ સિગ્નલ છે અને આ તમારું ફીડબેક સિગ્નલ ઇનપુટ વોલ્ટેજ અથવા ઇનપુટ સિગ્નલ Vs ફીડબેક સિગ્નલ Vf બરાબર છે આ Vi જે Vs Vf અથવા Vs Vf ઉપર નિર્ભર રહેશે પછી અમારી પાસે એમ્પ્લીફાયર છે આપણે વોલ્ટેજનું આઉટપુટ કરીએ છીએ આ આઉટપુટ વોલ્ટેજ એ ફીડબેક નેટવર્કનો ફીડબેક છે અને તે ઇનપુટ સિગ્નલ ઉપર પાછા જાય છે તેથી આપણે શીખ્યા કે જ્યારે ફીડબેક નેટવર્ક મીટર હોય છે અને જ્યારે આપણે આઉટપુટ વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ ત્યારે આઉટપુટ વોલ્ટેજનો એક ભાગ એ ઇનપુટ માટેનો ફીડબેક છે તે ફેઝમાં છે અને તેથી જ તે પોઝિટિવ ફીડબેક છે તે પોઝિટિવ હોવાનું કહેવાય છે આગળ એવું માનવામાં આવે છે કે ઇનપુટ ઉપર એક સાઇન્યૂસોઈડલ ઇનપુટ સિગ્નલ Vs એપ્લાય કરવામાં આવે છે જ્યારે એમ્પ્લીફાયર નોન ઈનવર્ટિંગ છે ત્યારે આઉટપુટ સિગ્નલ ઇનપુટ સાથે ફેઝમાં છે આકૃતિમાં બતાવેલ ફીડબેક નેટવર્ક દ્વારા આઉટપુટ સિગ્નલનો એક ભાગ એમ્પ્લીફાયરના ઇનપુટમાં પાછો આપવામાં આવે છે આ આપણે જેની વાત કરી રહ્યા છીએ તેની બરાબર છે અહીં આપણે એમ્પ્લીફાયરને નોન ઈનવર્ટિંગ એમ્પ્લીફાયર ગણ્યું છે નોન ઇનવર્ટિંગ એમ્પ્લીફાયરનો અર્થ છે કે તમારું આઉટપુટ ફેઝમાં ઇનપુટ સાથે ફેઝમાં હશે તેનો અર્થ છે જો તે 0 ડિગ્રી છે તો આ પણ 0 ડિગ્રી બરાબર છે અને જો તે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર છે તો તમારું આઉટપુટ આઉટ ઓફ ફેઝ હશે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હશે જો હું આ સિગ્નલ જોઉં અને જો હું ઇનપુટ સિગ્નલ જોઉં તો મારું આઉટપુટ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે પરંતુ અહીં આપણે જે વિચાર્યું છે તે આપણે ધ્યાનમાં લીધું છે કે આપણે જે એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યા છીએ તે નોન ઇનવર્ટિંગ એમ્પ્લીફાયર છે તેથી તમારું આઉટપુટ ઇનપુટ સિગ્નલના ફેઝમાં હશે આટલું સરળ છે તો ચાલો ફરી એકવાર જોઈએ કે આ સ્લાઈડ આપણને શું બતાવે છે આ સ્લાઈડ આપણને કેટલાક મહત્વના મુદ્દાઓ બતાવે છે એક એ છે કે ઓસિલેટર પોઝિટિવ ફીડબેકનો ઉપયોગ કરે છે બીજું એ છે કે ઓસિલેટર એ એક સર્કિટ છે જે એક ફિક્સ્ડ એમ્પ્લિટ્યૂડ અને ફિક્સ્ડ ફ્રિકવન્સી ફ્રિકવન્સીનું એમ્પ્લિટ્યૂડ ફિક્સ્ડ એમ્પ્લિટ્યૂડ અને ફ્રિકવન્સી સાથે સિગ્નલ જનરેટ કરે છે ત્રીજી વસ્તુ જે ફીડબેકને પોઝિટિવ કહેવાય છે અથવા જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આઉટપુટ સિગ્નલનો ભાગ જે ઇનપુટને આપવામાં આવે છે તે ફેઝમાં હોય ત્યારે તે પોઝિટિવ છે તેથી આ વસ્તુઓ આપણે ઓસીલેટરના પરિચયમાં શીખ્યા છીએ હવે એમ્પ્લીફાયર ગેઈન કે જે A ગેઈન છે તે આઉટપુટ વોલ્ટેજ Vo આપવા માટે Vi ને A ગણો વધારી આપે છે અને આ સર્કિટ સ્કેમેટિક જુઓ અહીં આપણે ફક્ત આ ભાગ વિશે વાત કરી રહ્યા છીએ તેથી આપણે જે જોઈએ છીએ એમ્પ્લીફાયર ઇનપુટ Vi છે આઉટપુટ Vo છે તેથી આપણે A ને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ આપણે A ને Vi Vo તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ આ ઓપન લૂપ ગેઇન છે કારણ કે જો હું ફક્ત આ લંબચોરસને ધ્યાનમાં લઈએ જેમાં મારી સર્કિટ છે તો ત્યાં કોઈ ફીડબેક નથી અને તેથી જ તે ઓપન લૂપ ગેઇન છે તે એક ઓપન લૂપ ગેઇન છે તેથી આપણે જે જોઈએ છીએ તે એ છે કે એમ્પ્લીફાયર ગેઈન એ છે જે આઉટપુટ સિગ્નલ Vo આપવા માટે ઇનપુટ સિગ્નલ Vi ને A વખત વધારે છે અથવા આપણે ViVo ની બરાબર A લખી શકીએ છીએ આ ઓપન લૂપ ગેઈન એમ્પ્લીફાયર છે એકંદર ઇનપુટ સિસ્ટમ Vs છે અને નેટ આઉટપુટ Vo છે તો ચાલો પાછા જઈએ અને હવે આપણે શું કહી રહ્યા છીએ કે આ ઓસીલેટર તરફનો એકંદર ઇનપુટ Vs અને આઉટપુટ Vo છે ઓવરઓલ Vs આ ઇનપુટ સિગ્નલ એમ્પ્લીફાયર છે પરંતુ ઓવરઓલ Vs છે તેથી Vs અને Vo છે તેથી આ પર્ટિક્યુલર કિસ્સામાં સમગ્ર સિસ્ટમ Vs છે આઉટપુટ Vo એ Vo થી Vs નો ગુણોત્તર ફીડબેકની અસર તરીકે ગણવામાં આવે છે તેને સર્કિટનો ક્લોઝ લૂપ ગેઇન કહેવામાં આવે છે અને તે AfVoVs દ્વારા આપવામાં આવે છે આ કિસ્સામાં જ્યારે આપણે સિગ્નલ Vs ને ધ્યાનમાં લઈએ છીએ અને સિગ્નલ Vo ને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આપણે સમજવું પડશે કે આ Vs અને આ Vo ફીડબેક ઉપર આધારિત છે કારણ કે Vf ના આધારે તમારા Vs જે એમ્પ્લીફાયર ઉપર એપ્લાય થાય છે તે યોગ્ય રીતે બદલાશે અને હવે તે ક્લોઝ લૂપ એમ્પ્લીફાયર છે કારણ કે આપણે લૂપ ક્લોઝ કર્યો નથી અને અહીં આપણે ગેઈન મેળવી શકીએ છીએ Af VsVo હવે આપણે Vo Vi ના બરાબર ગેઇન પણ લખી શકીએ છીએ તો આ કરવામાં આવે છે ચાલો આપણે બીજું જોઈએ કે ફીડબેક પોઝિટિવ છે અને એમ્પ્લીફાયર Vi માં ઇનપુટ મેળવવા માટે ઇનપુટ સિગ્નલ Vs માં ફીડબેક વોલ્ટેજ Vt ઉમેરવામાં આવે છે જે સાચું છે શા માટે કારણ કે જો હું તેને જોઉં છું કે મારો ફીડબેક સિગ્નલ Vt છે મારું ઇનપુટ સિગ્નલ Vs છે તો મારો Vi એ Vi VsVt સિવાય બીજું કંઈ નહીં હોય શા માટે પ્લસ કારણ કે સિગ્નલ ફેઝમાં છે અને તે જ આપણે લખ્યું છે કે Vi ફીડબેક સિગ્નલ પ્લસ ઇનપુટ સિગ્નલ બરાબર છે આ Vi એ એમ્પ્લીફાયરનું ઇનપુટ છે પરંતુ Vt કે જે ફીડબેક સિગ્નલ છે તે ફીડબેક ફેક્ટર β ઉપર આધાર રાખે છે કારણ કે તમે ફરીથી જોશો કે આ સિગ્નલ ફીડબેક ફેક્ટર β ઉપર આધાર રાખે છે તેથી જ આપણે VtβVo લખવાનું હતું તેથી જો હું કહું કે આ ઈકવેશન 1 છે તો આ ઈકવેશન 2 છે ઈકવેશન 1 માં ઈકવેશન 2 ને બદલીને મારી પાસે શું છે મારી પાસે ViβVo VsVi βVo ફરી જુઓ જો આપણે નજીકથી જોયું કે આપણે શું કર્યું છે તો આપણે Af નું ઈકવેશન મેળવ્યું છે હવે અહીં આપણે કોન્સ્ટન્ટ 20 રાખવામાં આવ્યા છે અને આપણે β ને વધારી રહ્યા છીએ જેમ તમે અહીં જુઓ છો આ 0 04 કરતા 0 5 ઓછું છે 0 045 કરતા ઓછું છે 0 5 કરતા ઓછું છે એટલે કે આપણે β સાચો વધારી રહ્યા છીએ β વધવા ઉપર આપણે Af માં તે પોઇન્ટ સુધીનો વધારો જોઈએ છીએ જે ઇન્ફનિટ સુધી પહોંચે છે હવે તે ઇન્ફનિટ ન હોઈ શકે તેનો અર્થ એ કે તે ઓસીલેટીંગ શરૂ કરશે તેથી બીજા શબ્દોમાં કહીએ તો સર્કિટ એમ્પ્લીફાય કરવાનું બંધ કરશે અને ઓસીલેટ કરવાનું શરૂ કરશે તે એમ્પ્લીફાય કરવાનું બંધ કરશે અને અહીં ઓસીલેટ કરવાનું શરૂ કરશે આ સ્લાઇડમાંથી આપણે કઈ મહત્ત્વની બાબતો શીખવી પડી હતી પરંતુ આઉટપુટ સિગ્નલનો માત્ર એક ભાગ ઇનપુટને ફીડબેક આપવામાં આવે છે અથવા β અત્યંત નાનો છે તેથી ઓસીલેટરને સમજવા માટે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ માપદંડને સમજવો જોઈએ જેને બરખાઉસેન માપદંડ કહેવાય છે તો તે બરખાઉસેન માપદંડ શું છે અને શા માટે આપણે ઓસીલેટરને બરાબર સમજવા માટે ઓસીલેટરને સમજવાનું શીખવું જોઈએ તેથી આપણે આજે જોઈશું કે બરખાઉસેન માપદંડ બરાબર શું છે અને શા માટે તે સમજવું મહત્વપૂર્ણ છે કે જેથી ઓસિલેશન્સ કેવી રીતે કાર્ય કરશે તેથી જો તમે સ્ક્રીન જોશો તો અમને જે મળે છે તે એ છે કે ઓપન લૂપ ગેઇન A સાથે મૂળભૂત ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરને ધ્યાનમાં લેતાં ફીડબેક નેટવર્ક એટેન્યુએશન β એ યુનિટી કરતાં ઓછું છે કારણ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂળભૂત એમ્પ્લીફાયર ઇનવર્ટિંગ તે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ બનાવે છે એક વસ્તુ આપણે જોયું છે કે જો હું ઇનપુટ સિગ્નલ એપ્લાય કરું અને જો હું મારા એમ્પ્લીફાયરને ઇનવર્ટિંગ ગણું તો મારું આઉટપુટ સિગ્નલ ઇનપુટના સંદર્ભમાં 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હશે આ વાક્ય બરાબર લખેલું છે આ સમજવું સરળ છે હવે ચાલો જોઈએ કે એમ્પ્લીફાયર ઉપર ઈનપુટ Vi એપ્લાય કરવામાં આવે છે તે ફીડબેક નેટવર્કનો ઉપયોગ કરીને તેના આઉટપુટ વોલ્ટેજમાંથી મેળવવામાં આવે છે તેથી આ ફીડબેક નેટવર્ક હોવું જોઈએ આ Vo સાથે અમુક ફીડબેક નેટવર્ક હોવું જોઈએ અને આ તમારા Vi ને આપવામાં આવશે તેથી તમારી Vs યોગ્ય રીતે નક્કી કરી શકાય તે આપણે જોયું છે તેથી પરંતુ ફીડબેક પોઝિટિવ હોવો જોઈએ તેનો અર્થ એ છે કે જો હું ઓસિલેટરના ઇનપુટ ઉપર ફીડબેક આપું તો જો હું આ વોલ્ટેજનો ભાગ ફીડ કરું તો અહીંનો ફેઝ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે પરંતુ અહીં મને તે જ ફેઝ જોઈએ છે કારણ કે તે પોઝિટિવ ફીડબેક છે આપણે હમણાં જ જોયું છે અહીં તે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે મારે તે જ ફેઝ જોઈએ છે તેથી અહીં રિટર્ન શું છે પરંતુ ફીડબેક પોઝીટીવ હોવો જોઈએ જે ફીડબેક નેટવર્કનો ઉપયોગ કરીને આઉટપુટમાંથી મેળવેલ વોલ્ટેજ છે જે આપણે જોયું છે તે ઇનપુટ Vi સાથે ફેઝમાં હોવું જોઈએ ફીડબેક નેટવર્કે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ રજૂ કરવો આવશ્યક છે તે સમજવું ખૂબ જ સરળ છે કે તે શું કહે છે જો હું ઇનપુટ સિગ્નલ એપ્લાય કરું છું જે આના જેવું છે જો મને આઉટપુટ સિગ્નલ દેખાય છે જે 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે તો મારે મારા ફીડબેક નેટવર્ક β મારફતે આઉટપુટ સિગ્નલનો એક ભાગ ઇનપુટને પાછો આપવો પડશે આ હું જાણું છું કે આપણે આ બરાબર જોયું છે આઉટપુટનો એક ભાગ ફીડબેક નેટવર્ક β મારફતે ઇનપુટ ઉપર પાછો આપવામાં આવે છે તેથી આઉટપુટનો ભાગ તે કેવો દેખાય છે આના જેવું હવે ઇનપુટની સરખામણીમાં આ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે પરંતુ આપણે જાણીએ છીએ કે ઇનપુટ ફેઝમાં હોવું જોઈએ સિગ્નલનો ભાગ જે ઇનપુટને પાછો આપવામાં આવે છે તે ફેઝમાં હોવો જોઈએ તેનો અર્થ એ કે મારો ફીડબેક જે ઇનપુટ ઉપર પાછો આપવામાં આવે છે તે 0 ડિગ્રી હોવો જોઈએ પરંતુ અહીં તે 180 ડિગ્રી છે હું તેને 0 ડિગ્રી કેવી રીતે બનાવી શકું તેથી આ 180 ડિગ્રી જો હું મારા β માં 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ રજૂ કરું તો 180 ડિગ્રી પ્લસ 180 ડિગ્રી ત્યાં મારી 360 ડિગ્રી બરાબર 0 ડિગ્રી હશે 0 અને 360 ડિગ્રી સમાન છે તેનો અર્થ એ છે કે જો મારું એમ્પ્લીફાયર ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર છે જે મારા આઉટપુટને ઇનપુટના સંદર્ભમાં આઉટ ઓફ ફેઝ કરી રહ્યું છે તો મારું β કે જે ફીડબેક નેટવર્ક છે એ 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ રજૂ કરવો જોઈએ તેથી જ મારું આઉટપુટ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે અને પછી આ આઉટપુટના આ આઉટપુટ ભાગને β દ્વારા ઇનપુટ ઉપર પાછા આપવામાં આવે છે જે ફીડબેક નેટવર્ક છે તેને ફરીથી 180 ડિગ્રી ફેઝ શિફ્ટ કરવી પડશે જે મારા ફીડબેક નેટવર્ક β દ્વારા પ્રદાન કરવામાં આવે છે આ તે છે જે લખ્યું છે કે ફીડબેક નેટવર્કે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ દાખલ કરવો જોઈએ જ્યારે આઉટપુટથી ઇનપુટ સુધી વોલ્ટેજને ફીડ બેક કરવું આ પોઝિટિવ ફીડબેકની ખાતરી આપે છે અને આ ગોઠવણી આપણે અહીં જે પણ દોરી રહ્યા છીએ તે અહીં આકૃતિમાં પહેલાથી જ યોગ્ય રીતે બતાવવામાં આવી છે તેથી જો આપણે ઇનવર્ટિંગ એમ્પ્લીફાયરને કારણે ઇનપુટ સિગ્નલ 0 ડિગ્રી 180 ડિગ્રી ફેઝ શિફ્ટ જોઈએ તો આઉટપુટનો 180 ડિગ્રી ભાગ એ ઇનપુટનો ફીડબેક છે આ 180 ડિગ્રીનો ફેઝ છે કારણ કે આ સમાન વોલ્ટેજ જે Vo છે વોલ્ટેજનો એક ભાગ છે અહીં તમે જુઓ છો કે આ 0 ડિગ્રી જેવું છે તેથી આ ફેઝ શિફ્ટ છે આ ફેઝ શિફ્ટ ફીડબેક નેટવર્ક β દ્વારા રજૂ કરવામાં આવે છે આ તે છે જે અહીં બતાવવામાં આવ્યું છે અને આ રીતે વસ્તુઓ કાર્ય કરે છે તેથી સૌપ્રથમ આપણે સમજીએ છીએ કે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર પછી આપણે ફીડબેક નેટવર્કનો ઉપયોગ કરીશું જે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ રજૂ કરી શકે છે હવે એક ફિક્સ્ડ વોલ્ટેજને ધ્યાનમાં રાખીને Vi તેને એપ્લાય કર્યું કે આપણને જે મળે છે તે એમ્પ્લિફાયરના ઇનપુટ ઉપર એપ્લાય કરવામાં આવે છે તે Vo એ AVi બરાબર છે ફીડબેક નેટવર્ક β ઇનપુટને આપેલ ફીડબેકને નક્કી કરે છે તેથી VfβVo મૂલ્યની અવેજીમાં આપણને મળે છે તેથી આપણે જાણીએ છીએ કે આ VoVi આપણી પાસે VfβVo છે ઓસિલેટર માટે આપણે ઇચ્છીએ છીએ કે ફીડબેક એમ્પ્લીફાયરને ચલાવે તેથી Vf એ Vi યોગ્ય તરીકે કાર્ય કરવું જોઈએ આ ઓસિલેટર માટે પણ સરળ છે અને આપણે ઇચ્છીએ છીએ કે ફીડબેક એમ્પ્લીફાયરને ચલાવે અને તેથી Vf એટલે કે ફીડબેક વોલ્ટેજ એ ઇનપુટ વોલ્ટેજ તરીકે કામ કરવું જોઈએ તેથી જ્યારે આપણી પાસે Aβ1 હોય ત્યારે આપણે Vf એ Vi તરીકે કાર્ય કરવા માટે પૂરતું છે તમે આ ફીડબેક નેટવર્કને ફીડબેક વોલ્ટેજ જુઓ છો ફીડબેક વોલ્ટેજગેઈનβVi છે તેથી વાસ્તવમાં આપણે જે જોઈએ છે તે Vf એ Vi ફીડબેક વોલ્ટેજની બરાબર હોવું જોઈએ તે એમ્પ્લીફાયરને ચલાવવું જોઈએ તેથી તે શું છે તે કરવા માટે આપણને જરૂરી છે કે આ A અને β Aβ નો મોડ 1 હોવો જોઈએ બીજી વાત Vf નો ફેઝ Vi જેવો જ છે આ પ્રથમ વસ્તુ છે ચાલો આપણે કહીએ કે A બીજું ફીડબેકનો ફેઝ છે તેથી આપણે કહીએ છીએ કે બધું બરાબર છે ફીડબેક નેટવર્કમાં 180 ડિગ્રી ફેઝ શિફ્ટ ઉપરાંત 180 ડિગ્રી ફેઝ શિફ્ટ દાખલ કરવી જોઈએ જો તમે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો આ પોઝિટિવ ફીડબેકની ખાતરી આપે છે તેથી કુલ ફેઝની સલામતી 360 ડિગ્રી અથવા 0 ડિગ્રી છે તેનો અર્થ એ છે કે મારા Vf અને Vi ફેઝમાં છે તમને સમજાઈ ગયું પ્રથમ વસ્તુ એ છે કે મારો Vf Vi ની બરાબર હોવો જોઈએ અને તે મેળવવા માટે મારો Aβ 1 ની બરાબર હોવો જોઈએ તેથી તે મારી પ્રથમ શરત છે મારી બીજી શરત Vf અને Vi નો ફેઝ સમાન હોવો જોઈએ તેથી આ સ્થિતિમાં આપણે સર્કિટ ચલાવી છે અને બાહ્ય ઇનપુટ વિના સર્કિટ ઓસિલેટર તરીકે કામ કરે છે ઉપરોક્ત બે શરતો જે પરિસ્થિતિઓ છે તે એક શરત છે તો ચાલો મને આ દૂર કરવા દો તેથી તે હવે મૂંઝવણભર્યું નથી ચાલો કહીએ કે આ એક શરત છે આ શરત બે છે સર્કિટને ઓસિલેટર તરીકે કામ કરવા માટે જરૂરી ઉપરોક્ત શરતોને ઓસિલેશન માટે બરખાઉસેન માપદંડ કહેવામાં આવે છે તેથી જ્યારે પણ કોઈ પૂછે છે કે ઓસિલેશન માટે બરખાઉસેન માપદંડ શું છે તો આપણે કહી શકીએ કે બે માપદંડ છે પ્રથમ તે છે |Aβ| 1 હોવો જોઈએ બીજી શરત એ છે કે Vf એ Vi સાથે ફેઝમાં હોવું જોઈએ અથવા ફીડબેક સિગ્નલ ઇનપુટ સિગ્નલ સાથે ફેઝમાં હોવું જોઈએ તેથી જો આપણે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યા છીએ તો ફીડબેકમાં 180 ડિગ્રી ફેઝ શિફ્ટ રજૂ થવી જોઈએ જો આપણે નોન ઈન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યા છીએ તો ફીડબેક કોઈપણ ફેઝ શિફ્ટનો પરિચય આપવો જોઈએ નહીં તેથી બરખાઉસેન માપદંડ જણાવે છે કે લૂપની આસપાસનો કુલ ફેઝ એ એમ્પ્લીફાયર દ્વારા ઇનપુટમાંથી સિગ્નલ આગળ વધે છે ફીડબેક નેટવર્ક ફરીથી ઇનપુટ ઉપર લૂપ પૂર્ણ કરીને 0 ડિગ્રી અથવા 360 ડિગ્રી હોવું જોઈએ કુલ ફેઝ શિફ્ટ 0 ડિગ્રી અથવા 360 ડિગ્રી હોવી જોઈએ જે પ્રથમ માપદંડ છે તેનો અર્થ એ છે કે જો હું ઇનપુટ સિગ્નલ એપ્લાય કરું તો મારું આઉટપુટ સિગ્નલ ઓસિલેટરના ઇનપુટ ઉપર ફીડબેક નેટવર્ક દ્વારા ફીડબેક છે તો મારું આઉટપુટ જે ફીડબેક નેટવર્ક દ્વારા ફીડબેક કરવામાં આવે છે તે ઇનપુટ સિગ્નલ સાથે ફેઝમાં હોવું જોઈએ જે મારી પ્રથમ શરત છે તેથી જો મારું આઉટપુટ વોલ્ટેજ આઉટ ઓફ ફેઝ છે અને મારા ફીડબેક નેટવર્કે 180 ફેઝ શિફ્ટ પ્રદાન કરવી જોઈએ જો મારું આઉટપુટ ઇનપુટ સાથે ફેઝમાં હોય તો મારા ફીડબેક નેટવર્કને કોઈપણ ફેઝ શિફ્ટ પ્રદાન કરવાની જરૂર નથી તેથી તમારે બે બાબતો યાદ રાખવાની છે બીજી વાત એ છે કે પ્રથમ બાબત એ છે કે બીજી વસ્તુ એમ્પ્લીફાયરના ઓપન લૂપ ગેઇનના પ્રોડક્ટનું મેગ્નિટ્યુડ છે અને એમ્પ્લીફાયર A નો ઓપન લૂપ ગેઇન શું છે ફીડબેક નેટવર્ક β શું છે તેથી એમ્પ્લીફાયર અને ફીડબેક નેટવર્કના ઓપન લૂપ ગેઈનના પ્રોડક્ટનું મેગ્નિટ્યુડ હંમેશા 1 ની બરાબર હોવું જોઈએ શા માટે કારણ કે આપણે જોયું છે કે Vf કે જે ફીડબેક વોલ્ટેજ Aβ Vi છે અને Vi એ આ શરત ચૂકી જવા માટે ઇનપુટ સિગ્નલ ચલાવવા માટે પૂરતું હોવું જોઈએ એ શરત Aβ1 પૂરી કરવા માટે Vf એ Vi ની બરાબર હોવી જોઈએ તેથી જ્યારે તમને યાદ હોય ત્યારે બે પરિસ્થિતિઓ તમે સમજો છો કે બરખાઉસેન માપદંડ ખરેખર શું છે તે અને તે શું જણાવે છે તેથી જો તમે સ્ક્રીન ઉપર પાછા આવો છો તો તમે જે જુઓ છો તે એ છે કે જો તમે આ બંને શરતોને સંતોષી શકો છો તો સર્કિટ એક ઓસિલેટર તરીકે કામ કરે છે જે કોન્સ્ટન્ટ ખર્ચની ફ્રિકવન્સી અને એમ્પ્લિટ્યૂડનું કોન્સ્ટન્ટ ઓસિલેશન ઉત્પન્ન કરે છે જો તમે આ શરતોને સંતોષો છો તો સર્કિટ એક ઓસિલેટર તરીકે કામ કરે છે જે કોન્સ્ટન્ટ ફ્રિકવન્સી અને એમ્પ્લિટ્યૂડનું કોન્સ્ટન્ટ ઓસિલેશન ઉત્પન્ન કરે છે ઓસિલેશન શરૂ કરવા માટે કોઈ ઇનપુટ સિગ્નલની જરૂર નથી વ્યવહારમાં A β ને ઓસિલેશન શરૂ કરવા માટે એક કરતા સહેજ વધારે બનાવવામાં આવે છે અને પછી તે પોતાની જાતને 1 ની બરાબર સમાયોજિત કરે છે જે અંતે એક ટકાઉ ઓસિલેશન અથવા સ્વ ટકાઉ ઓસિલેશનમાં પરિણમે છે તેથી આદર્શ રીતે કોઈ ઇનપુટની આવશ્યકતા નથી પરંતુ વ્યવહારિક રીતે અથવા વ્યવહારમાં આપણે જે કરીશું તેમાં Aβ એક કરતા થોડો વધારે હોવો જોઈએ અને પછી તે Aβ ઉપર પાછો આવે છે અને 1 ની બરાબર થઈ જાય છે જ્યારે ઑસિલેશન શરૂ થાય ત્યારે Aβ જે 1 ની બરાબર થાય છે હવે આપણે ઓસિલેશનની પ્રકૃતિ ઉપર Aβ ની અસર જોઈશું તેથી હવે જ્યારે તમે વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે બરાબર જાણ્યા પછી ચાલો જોઈએ કે ઓસિલેશન ઉપર Aβ ની શું અસર થાય છે મિત્રો હવે તમે જાણો છો કે શા માટે આપણને A β બરાબર 1 ની જરૂર છે અહીં સ્પષ્ટ પ્રશ્ન છે કે જો કોઈ ઇનપુટની જરૂર નથી તો ઓસિલેશન કેવી રીતે શરૂ થશે આપણે ઓસિલેશન કેવી રીતે બરાબર રાખી શકીએ અને શરૂઆતનો વોલ્ટેજ ક્યાંથી આવે છે ત્યાં બે પ્રશ્નો છે તેઓ કોઈપણ ઇનપુટ કેવી રીતે એપ્લાય કરતા નથી કે કેવી રીતે ઓસિલેશન શરૂ થઈ શકે છે અને જો ત્યાં કોઈ પ્રારંભિક વોલ્ટેજ છે જ્યાંથી તે આવી રહ્યું છે જ્યાંથી પ્રારંભિક વોલ્ટેજ આવી રહ્યું છે તેથી આ બે સિગ્નલો આપણે સમજવા જોઈએ કે ઓસિલેશન કેવી રીતે શરૂ થાય છે અને જ્યાંથી વોલ્ટેજ આવી રહ્યું છે તે સિગ્નલ ક્યાંથી આવે છે તેથી પ્રારંભિક વોલ્ટેજ ઓસિલેટરનો પ્રારંભિક વોલ્ટેજ છે તેથી દરેક રઝિસ્ટન્સ તમે ઓસિલેટર સર્કિટમાં રઝિસ્ટન્સ જુઓ છો દરેક રઝિસ્ટન્સમાં કેટલાક ફ્રિ ઇલેક્ટ્રોન હોય છે સામાન્ય ઓરડાના તાપમાનના પ્રભાવ હેઠળ આ ફ્રિ ઇલેક્ટ્રોન વિવિધ દિશામાં અવ્યવસ્થિત રીતે આગળ વધે છે ફ્રિ ઈલેક્ટ્રોનની આવી ક્ષણ એક વોલ્ટેજ ઉત્પન્ન કરે છે જેને નોઇઝ વોલ્ટેજ કહેવાય છે તે શું છે કે દરેક રઝિસ્ટન્સમાં હવે ઓરડાના તાપમાને કેટલાક ફ્રિ ઇલેક્ટ્રોન છે તેથી હવે તમારે એ સમજવા માટે સેમિકન્ડક્ટર ડિવાઇસીસ અને ફિઝિક્સના સેમિકન્ડક્ટર ડિવાઇસીસને સમજવાની જરૂર છે કે ફ્રિ ઇલેક્ટ્રોન કેવી રીતે છે ત્રણ છિદ્રો કેવી રીતે છે ઓરડાના તાપમાને કેવી રીતે મોમેન્ટ થાય છે પરંતુ ચાલો આપણે માની લઈએ કે આ વસ્તુઓ કેવી રીતે થાય છે અને આમ આપણે એમ માની રહ્યા છીએ કે ફ્રિ ઇલેક્ટ્રોન છે અને આ ફ્રિ ઇલેક્ટ્રોન આડેધડ રીતે આગળ વધવાનું શરૂ કરશે કે તે ઓરડાના તાપમાનની અસરને કારણે આડેધડ કેવી રીતે આગળ વધશે પરંતુ ત્યાં થોડા ઇલેક્ટ્રોન છે જે આડેધડ આગળ વધવાનું શરૂ કરશે આ ઇલેક્ટ્રોનની આ ફ્રિ હિલચાલ નોઇઝનું કારણ બનશે આ સમગ્ર રઝિસ્ટન્સમાં નોઇઝનું કારણ બનશે સમગ્ર રઝિસ્ટન્સમાં હાજર આવા નોઇઝ વોલ્ટેજને એમ્પ્લીફાય કરવામાં આવે છે રઝિસ્ટન્સમાં ફ્રી ઈલેક્ટ્રોન હોય છે ફ્રી ઈલેક્ટ્રોન ઓરડાના તાપમાને ફરે છે જે નોઇઝ વોલ્ટેજનું કારણ બને છે સમગ્ર રઝિસ્ટન્સમાં આ નોઇઝ વોલ્ટેજની હાજરી એમ્પ્લીફાય થાય છે કારણ કે આપણી પાસે ઓસિલેટર સર્કિટ છે જો તમે સ્ક્રીન ઉપર પાછા આવો તો આપણે જે જોઈએ છીએ તે એ છે કે જ્યારે આ વોલ્ટેજ સમગ્ર રઝિસ્ટન્સમાં હાજર હોય છે ત્યારે એમ્પ્લીફાય થાય છે તેથી આવા નાના નોઇઝના વોલ્ટેજને એમ્પ્લીફાય કરવા માટે આપણે A β ને 1 કરતા થોડો વધારે રાખવો પડશે અને શું શરૂ કરવું જોઈએ એમ્પ્લીફિકેશન શરૂ કરો નાના નોઇઝ વોલ્ટેજનું એમ્પ્લીફિકેશન નાના નોઇઝ વોલ્ટેજ ક્યાંથી ઉત્પન્ન થાય છે કેટલાક વધારે નોઇઝ વોલ્ટેજ ફ્રિ ઇલેક્ટ્રોનમાંથી ઉત્પન્ન થાય છે જે રઝિસ્ટન્સમાં હાજર હોય છે અને જે સામાન્ય ઓરડાના તાપમાને સરળતાથી વિવિધ દિશામાં રેન્ડમ રીતે આગળ વધે છે હવે એકવાર આપણે એમ્પ્લીફિકેશન શરૂ કરીએ ત્યારે આઉટપુટ ટર્મિનલ્સ ઉપર આવા એમ્પ્લીફાયર વોલ્ટેજ દેખાય છે આઉટપુટનો એક ભાગ એમ્પ્લીફાયર સર્કિટના ઇનપુટને ચલાવવા માટે પૂરતો છે પછી સર્કિટ પોતાને 1 ની બરાબર ગોઠવે છે અને ફેઝ શિફ્ટ 360 ડિગ્રી અથવા 0 ડિગ્રી છે તેથી આપણે કોન્સ્ટન્ટ ઓસિલેશન મેળવી શકીએ છીએ તેથી જ્યારે આપણે ઓસીલેટર સર્કિટનો ઉપયોગ કરવો હોય ત્યારે પ્રારંભિક વોલ્ટેજમાં પ્રારંભિક વોલ્ટેજ આ રીતે હોય છે તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ તેથી સમસ્યા એ છે કે આપણે નિવેદન વાંચીએ અમુક ઓસિલેટર સર્કિટમાં ગેઈન આપવામાં આવે છે અને ફીડબેક આપવામાં આવે છે કોન્સ્ટન્ટ ઓસિલેશન માટે બાર્કહાસન માપદંડની ચકાસણી કરો સર્કિટ જે ફ્રિકવન્સી ઉપર ઓસિલેટ થશે તે પણ શોધો તેથી β એ માં આપણો માપદંડ શું છે તે ૧ બરાબર હોવો જોઈએ બીજું ફેઝ શિફ્ટ છે ફેઝ ફીડબેક દ્વારા પૂરા પાડવામાં આવેલા ઇનપુટનો 0 ડિગ્રી ફેઝ હોવો જોઈએ ત્રીજું આપણે ફ્રિકવન્સી શોધવાની જરૂર પડશે કે જેના ઉપર ઓસિલેશન્સ શરૂ થશે આ અમને પૂછવામાં આવે છે અમને જે આપવામાં આવે છે તે અમને ગેઈન આપવામાં આવે છે અને પછી β યોગ્ય આપવામાં આવે છે તેથી β બાર્કહાસન માપદંડોની ચકાસણી કરવા માટે આપવામાં આવે છે જેનો અર્થ એ છે કે આપણે કયા ફેઝ માટે 0 ડિગ્રી શિફ્ટ થાય તે ફ્રિકવન્સી ઉપર 1 ની બરાબર β ચકાસણી કરવી જોઈએ તેથી ચાલો આપણે લંબચોરસ સ્વરૂપમાં β વ્યક્ત કરીએ જ્યારે આપણે લંબચોરસ સ્વરૂપમાં વ્યક્ત કરવું પડશે ત્યારે હું A માં β લખીશ આ મૂલ્ય છે જો હું આ ઈકવેશન ઉપર વધુ કામ કરીશ તો મને શું મળશે મને આ મૂલ્ય મળશે હવે જો હું ડિનોમિનેટરને ઓળખું તો હું ડિનોમિનેટરને ઓળખી શકું તેથી ફરીથી તમે જુઓ છો કે તમારે ગણિત સમજવું પડશે આ ખૂબ જ મૂળભૂત ગણિત છે તેથી હું માની રહ્યો છું કે તમે આ વસ્તુઓ જાણો છો તેથી Aβ આ આપણી પાસે આ ઈકવેશન છે મારે ડિનોમિનેટરને તર્કસંગત બનાવવું હતું અને તેથી આપણી પાસે આ ઈકવેશન છે અને આ ઈકવેશનને સોલ્વ કરવાથી મારી પાસે Aβ હશે તે આ ઈકવેશન છે હવે Aβ0 ડિગ્રી જે એક માપદંડ છે તેથી Aβ નો ઇમેજનરી ભાગ 0 હોવો જોઈએ તેથી જે ઇમેજનરી ભાગ છે જે આ ઈકવેશનમાં ઇમેજનરી ભાગ છે આપણે જોઈએ અને તેને 0 બનાવવો જોઈએ આ શક્ય છે જ્યારે આપણી પાસે ઓમેગા હોય ત્યારે આ મૂલ્ય 0 ની બરાબર હોય તમે અહીં જુઓ જ્યાં ઇમેજનરી ભાગ છે આ ફ્રિકવન્સી ઉપર A β એ A માં β તરીકે મેળવી શકાય છે આપણે આ મૂલ્ય ઉપર ગુણાકાર કરીશું જે 103 છે પછી આપણી પાસે A β 1 ની બરાબર હશે જ્યારે આપણે આ ઈકવેશનને સોલ્વ કરીશું ત્યારે આપણને A β બરાબર 1 ની બરાબર મળશે આપણે શું જોઈએ છે ઓમેગાની બરાબર 2103 છે અમારી પાસે Aβ0 ડિગ્રી છે કારણ કે ઇમેજનરી ભાગ 0 છે જ્યારે Aβ1 આમ બરખાઉસેન માપદંડ સાચો છે કારણ કે A β 0 ડિગ્રી છે અને A માં β 1 છે તેથી જો એક ફેઝ 0 છે અને A નો β માં મોડ 1 છે તો આપણે આ રીતે સોલ્વ કર્યું છે તેથી હવે આપણે જાણીએ છીએ કે હા આ ત્રણ બરખાઉસેન માપદંડને સંતોષે છે પરંતુ અમને ફ્રિકવન્સી ક્યાંથી શરૂ થશે એ પણ શોધવાનું કહેવામાં આવે છે તો ચાલો ફ્રિકવન્સી શોધીએ તેથી જો તમે સ્ક્રીન જોશો તો આપણે શું જોઈએ છીએ કે જે ફ્રિકવન્સી ઉપર સર્કિટ ઓસીલેટ થશે તે ઓમેગાનું મૂલ્ય છે જેના માટે Aβ1 અને ફેઝ શિફ્ટ તે જ સમયે 0 છે ઓમેગા 2 π f અથવા fw2π ની બરાબર હોવાથી આપણે w ની કિંમત જાણીએ છીએ w ની કિંમત 103 બાય 2π અથવા 318 309 હર્ટ્ઝ છે હા આ મારી ભૂલ છે તો ફક્ત આ 103 ને ધ્યાનમાં લો તેથી તે ખૂબ જ સરળ છે ઓમેગા આપણે પહેલેથી જ જાણીએ છીએ કે ઓમેગા 2πf અથવા f બરાબર w2π છે આપણે પહેલેથી જ જાણીએ છીએ કે ઓમેગા w છે જે 2103 માં 10 રેડિયન પ્રતિ સેકન્ડ છે તેથી આપણે મૂલ્યને બદલીએ છીએ અને આપણને 318 309 હર્ટ્ઝની બરાબર f નું મૂલ્ય મળે છે જે ઓસિલેટર માટે પ્રારંભિક ફ્રિકવન્સી છે તેથી અમને જાણવા મળ્યું છે કે આ બરખાહુસેન માપદંડને સંતોષે છે અને અમને ફ્રિકવન્સીના મૂલ્ય ઉપર બે વસ્તુઓ મળી છે જે આપણે શોધી કાઢી છે તેથી આ પર્ટિક્યુલર મોડ્યુલમાં આપણે શું જોયું છે આપણે જોયું છે કે ઓસિલેટર કેવી રીતે કામ કરે છે ઓસિલેટર બરાબર શું છે ઓસિલેટરની સર્કિટ બનવા માટે ન્યૂનતમ આવશ્યકતાઓ શું છે ત્યાં એક બરખાઉસેન માપદંડ છે અને પછી આપણે જોયું કે જો આપણી પાસે Aβ 1 કરતા વધારે હોય તો શું યોગ્ય થશે જો તે 1 ની બરાબર છે તો શું થશે જો તે 1 કરતા ઓછું હોય તો શું થશે અને આપણે સમજવા અથવા ચકાસવા માટે એક સમસ્યાનું નિરાકરણ પણ કર્યું છે કે શું આપેલ મૂલ્યોનો સમૂહ સમસ્યા બરખાહુસેન માપદંડને સંતોષે છે કે નહીં હવે આપણે આગળના મોડ્યુલમાં શું જોઈશું આપણે જોઈશું કે આપણે ઓસીલેટરને કેવી રીતે ક્લાસિફાઇ કરી શકીએ છીએ અત્યાર સુધી આપણે જોયું છે કે ઓસીલેટર શું છે અને ઓસીલેટર માટેના માપદંડ શું છે આગળના મોડ્યુલમાં આપણે ઓસીલેટરના ક્લાસિફિકેશન્સ જોઈશું અને તે પોઇન્ટથી આગળ વધીશું ત્યાં સુધી તમે આ મોડ્યુલમાં જે કંઈ શીખવવામાં આવ્યું છે તે ફરીથી જુઓ અને હું તમને આગળના મોડ્યુલમાં મળીશ ત્યાં સુધી તમે ધ્યાન રાખશો